આ સત્રમાં આપનું સ્વાગત છે અત્યાર સુધી આપણે પરીક્ષણ વિશેના કેટલાક મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપ્યું હતું અને પછી આપણે બ્લેક બોક્સ પરીક્ષણ તકનીકીઓ તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને આપણે અગ્રણી બ્લેક બોક્સ પરીક્ષણ વ્યૂહરચના તરફ ધ્યાન આપ્યું જે સમકક્ષ વર્ગ પાર્ટીશન છે અને જો તમને સમકક્ષ વર્ગ પાર્ટીશનમાં યાદ હોય તો આપણે ઇનપુટ ડેટાને વર્ગો તરીકે મોડેલ કરીએ છીએ અને પછી આપણે કહ્યું તે આધાર દરેક વર્ગમાંથી એક મૂલ્યનું પરીક્ષણ કરવું એ વર્ગના તમામ મૂલ્યોનું પરીક્ષણ કરવા જેટલું સારું છે પરંતુ પછી આપણે કહ્યું કે સમસ્યાનું વર્ણન કરવા આપેલ સમકક્ષ વર્ગોને ઓળખવા માટે થોડો અનુભવ અને સૂઝની જરૂર હોય છે આપણે કેટલાક ઉદાહરણનો પ્રયાસ કર્યો અને પછી આપણે જોયું કે જ્યારે એકમ ઘણા બધા પરિમાણોનું પરીક્ષણ કરે છે અને પછી આપણે આ દરેક પરિમાણો માટે બહુવિધ ઇનપુટ ડોમેન્સનું મોડેલ બનાવવું પડશે અને જો આ પરિમાણો સ્વતંત્ર છે તો પછી આપણે બે પરિમાણો માટે સમકક્ષ વર્ગના તમામ સંભવિત સંયોજનો ધ્યાનમાં લેવું પડશે અને પછી આપણે નબળા સમકક્ષ પરીક્ષણ મજબૂત સમકક્ષ પરીક્ષણ અને મજબૂત રોબસ્ટ પરીક્ષણ વગેરે તરફ ધ્યાન આપ્યું આજે આપણે બીજી બ્લેક બોક્સ પરીક્ષણ વ્યૂહરચના જોઈએ છીએ જેને વિશેષ મૂલ્ય પરીક્ષણ કહે છે હવે ચાલો જોઈએ કે વિશેષ મૂલ્ય પરીક્ષણમાં શું સામેલ છે આપણે કહીએ છીએ કે ટેસ્ટર કોઈ સોફ્ટવેર કે પ્રોગ્રામ ક્યાં નિષ્ફળ થઈ શકે છે તેના આધારે ઇનપુટ મૂલ્યો પ્રોગ્રામને આપશે ખાસ કરીને ખૂબ જ અનુભવી પ્રોગ્રામરો એ કરી તેઓ કોઈક રીતે કેટલાક વિશેષ મૂલ્યોને જાણે છે જ્યાં પ્રોગ્રામ નિષ્ફળ થવાની સંભાવના છે ચાલો જોઈએ કે કયા વિશિષ્ટ મૂલ્યો છે જેમાં પ્રોગ્રામ નિષ્ફળ થઈ શકે છે એક સામાન્ય જોખમ એ છે કે જે તમામ પ્રોગ્રામ્સમાં નિષ્ફળતાનું કારણ છે આ વિશેષ મૂલ્યનું નામ બાઉન્ડ્રી વેલ્યુ છે પ્રોગ્રામરો કેટલાક કારણોસર તેમનો પ્રોગ્રામ લખતી વખતે સમકક્ષ વર્ગોની સીમા પર ભૂલો કરે છે આપણે ફક્ત જોશું કે તેઓ કેમ ભૂલો કરે છે અને પછી કોઈપણ પ્રોગ્રામ આપવામાં આવે તે જરૂરી છે કે આપણે બાઉન્ડ્રી મૂલ્યોનું પરીક્ષણ કરીએ કારણ કે ત્યાં ભૂલોનું મોટું જોખમ છે બીજુ એક ખાસ જોખમ છે જ્યાં પ્રોગ્રામના પ્રકાર સમસ્યાનું વર્ણન પર આધાર રાખીને પ્રોગ્રામર કેટલીક વસ્તુઓ ચૂકી શકે છે ઉદાહરણ તરીકે આપણે આપેલ તારીખ માટે દિવસની ગણતરી કરવા માંગીએ છીએ તેથી પ્રોગ્રામ કોમ્પ્યુટ કરે છે તે તારીખ આપવામાં આવે છે તે તારીખ દર્શાવે છે અને અહીં એક અનુભવી પ્રોગ્રામર કહેશે કે લીપ વર્ષને ધ્યાનમાં લેવામાં આવ્યા છે કારણ કે પરીક્ષક જાણે છે કે આ પ્રકારની પ્રોગ્રામિંગ કરતી વખતે તારીખને સંખ્યામાં ફેરવવી પડશે અને પછી કેટલાક અલ્ગોરિધમ દ્વારા આપણે તપાસ કરવી પડશે કે તે દિવસ માટે તે શું છે અને અહીં સંભવિત ભૂલ એ છે કે લીપ વર્ષ ધ્યાનમાં લેવામાં આવ્યાં નથી તેથી એક સંભાવનાનું વિશેષ મૂલ્ય એ છે કે કોઈ પરીક્ષણ ડેટા આપવો જેમાં લીપ વર્ષનો સમાવેશ થાય છે અને તપાસ કરે છે કે તે કાર્યરત છે કે નહીં હવે ચાલો આપણે બાઉન્ડ્રી વેલ્યુ તરીકે ઓળખાતા આ ખૂબ જ સામાન્ય વિશેષ મૂલ્ય પરીક્ષણને જોઈએ જે તમામ પ્રકારના સોફ્ટવેરને લાગુ પડે છે તેથી અહીં સમાનતા વર્ગોની સીમાઓ વચ્ચે પ્રોગ્રામર ભૂલ કરી શકે છે કારણ કે પ્રોગ્રામર સામાન્ય રીતે જુદા જુદા વર્ગો વચ્ચેના તફાવતો માટે if સ્ટેટમેન્ટ્સ અથવા સ્વિચ સ્ટેટમેન્ટ દ્વારા પ્રોગ્રામ લખે છે અને ત્યાં તાર્કિક અભિવ્યક્તિમાં ભૂલ હોય શકે છે ઓછી બરાબર ના કરતાં ઓછી વધુ વગેરેમાં સંભવિત મૂંઝવણ હોવાની સંભાવના છે અને તેથી આપણે સમકક્ષ વર્ગોની સીમા પરની સંખ્યાઓ પસંદ કરવી પડશે આ પરીક્ષણનું મહત્વ એ છે કે સમકક્ષ વર્ગોની સીમાઓ પર પ્રોગ્રામરની વિશેષ પ્રક્રિયા અથવા વિશેષ વિચારણા જરૂરી છે અને તેણે તેની કાળજી લીધી છે કે કેમ તે આપણે જોવાની જરૂર તેથી બાઉન્ડ્રી વેલ્યુ પરીક્ષણના સૌથી સરળ સૂચનમાં આપણે વિવિધ સમકક્ષ વર્ગોની સીમા પર પરીક્ષણના કેસો પસંદ કરીએ છીએ મેં કહ્યું સૌથી સરળ કારણ કે આપણે અન્ય કિંમત પણ ધ્યાનમાં લેવી જોઈએ જે એટલે કે મૂલ્ય જે સીમાની અંદર જ હોય તેને પણ જોવા જોઈએ તેથી કિંમતો a અને b દ્વારા બંધાયેલ શ્રેણી તરીકે ઉલ્લેખિત શ્રેણી સમકક્ષ વર્ગ આપવામાં આવે છે આપણે a અને b ને સમાવવું છે જે a ની ઉપર છે અને b ની નીચે છે ઉદાહરણ તરીકે જો આપણી પાસે રેન્જ 3 થી 10 ની પૂર્ણાંક કિંમતો 3 વચ્ચેની સમાનતા છે તે આ શ્રેણી દ્વારા સૂચિત સમકક્ષ વર્ગ છે તો પછી આપણે 3 નો સમાવેશ કરવો પડશે આપણે 10 નો સમાવેશ કરવો પડશે જે છે આ સમકક્ષ વર્ગની સીમાઓ છે આપણે એવી સંખ્યા પણ શામેલ કરવી પડશે જે નીચલા બાઉન્ડ કરતા ઓછા છે જે 2 છે અને ઉપરના બાઉન્ડથી નજીક અને તેનાથી ઓછી છે જે 9 છે અને સામાન્ય મૂલ્ય જે 0 છે આ આપણે સમકક્ષ વર્ગના પ્રતિનિધિને 0 લીધેલ છે તેથી જો આપણી પાસે 35100102 ડેટા છે તો આપણે નીચલા બાઉન્ડ 3 3 થી ઉપર 5 ઉપરનો બાઉન્ડ 102 ઉપરના બાઉન્ડથી નજીક જે 100 અને મૂલ્ય 1 લખવું જોઈએ માફ કરશો આપણે 1 તરીકે લખવું જોઈએ હવે ચાલો આપણે ઉદાહરણ લઈએ ચાલો આપણે કહીએ કે આપણી પાસે HR માટે એપ્લિકેશન છે જે આપણે લખ્યું છે અને HR માટે નીતિ એ છે કે જો અરજદાર 0 થી 12 વર્ષની વયની હોય તો આપણે નોકરીએ રાખતા નથી જો અરજદારની ઉંમર 12 થી 18 વર્ષની વચ્ચે હોય તો આપણે ફક્ત ઇન્ટર્ન તરીકે રાખી શકીએ છીએ અને જો તે 18 થી 65 ની વચ્ચે હોય તો આપણે પૂર્ણ સમય રાખી શકીએ છીએ અને 65 ઉપર આપણે રાખતા નથી તેથી સ્પષ્ટીકરણમાં જ એક સમસ્યા છે દેખીતી રીતે આ સ્પષ્ટીકરણના આધારે લખેલા કોડમાં સમાન સમસ્યા હશે ફક્ત સીમા જુઓ તેથી 0 થી 12 તેથી અહીં 12 નો સમાવેશ થાય છે 12 ને આવતો નથી અને અહી 12 ઇન્ટર્ન તરીકે લેવામાં આવે છે જે 18 માં પણ એવું જ છે 18 ને ઇન્ટર્ન તરીકે અને સંપૂર્ણ સમય તરીકે પણ રાખી શકાય છે અને 65માં પણ એવું છે તેથી સ્પષ્ટીકરણમાં જ સીમા પર સમસ્યા છે જો આપણે તેને કોડમાં ભાષાંતર કરીએ તો આપણે દેખીતી રીતે કહીશું સરહદ પર સમાન સમસ્યાઓ છે તો અહીં જુઓ 12 એ if આ નિવેદન સાચું કરશે અને આગળનું if સ્ટેટમેન્ટ પણ સાચું છે તેવી જ રીતે 18 65 અને તેથી વધુ માટેનો કેસ છે આપણે સ્પષ્ટીકરણમાં શું કરવું જોઈએ 0 થી 11 ન લેવું 12 થી 17 ઇન્ટર્ન તરીકે 18 થી 64 સંપૂર્ણ સમયના કર્મચારી તરીકે અને 65 થી 99 નહીં તેથી આ બાઉન્ડ્રી પર વિચારણા અને કોડમાં ભાષાંતરની સંભાળ લે છે આ સ્પષ્ટીકરણને કોડિંગ કરનાર પ્રોગ્રામરને બાઉન્ડ્રી પર સમસ્યા નહીં હોય સિવાય કે તે કોડિંગમાં જ ભૂલ કરશે અને આપણે અહીં જે સ્પષ્ટ કરતા નથી તે તે તારીખો વિશે છે જે અહીંની સીમાઓ કરતાં વધી જાય છે 3 વિશે શું 101 વિશે શું તેથી આ પણ પરીક્ષણની જરૂર છે તો આ સુધારેલ સ્પષ્ટીકરણના આધારે સુધારાયેલ કોડ છે અને કોઈ પણ સંજોગોમાં આપણે 11 12 0 1 17 18 64 65 99 100 ની સીમાઓ તપાસવી પડશે અને અલબત્ત આપણે જે નજીવા મૂલ્યો ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી તેને સચિત્ર રીતે બતાવવા માટે જુદા જુદા સમકક્ષ વર્ગો માન્ય અને અમાન્ય સમકક્ષ વર્ગોની સીમા પર આપણે એક મૂલ્ય લેવું પડશે જે ફક્ત બાઉન્ડ્રી પર છે એક મૂલ્ય ફક્ત સીમાની અંદર છે એક મૂલ્ય હદની બહાર દરેક સમકક્ષ વર્ગો માટે છે હવે ચાલો કેટલાક ઉદાહરણો લઈએ જો આપણી પાસે 1 થી 5000 ની બાઉન્ડ્રી છે તો આપણી સમકક્ષ વર્ગ 1 થી 5000 છે તેથી આ માટે બાઉન્ડ્રી વેલ્યુ કસોટીનાં કેસો હશે આપણે 5000 નો સમાવેશ કરવો પડશે આપણી પાસે એક 5000 5001 4999 1 0 2 અને વધુ અન્ય કોઈપણ મૂલ્ય જે સમકક્ષ વર્ગનો પ્રતિનિધિ હશે તે 1000 હોઈ શકે છે હવે ચાલો બીજું ઉદાહરણ જોઈએ એક ફંક્શન આપ્યું છે જે કર્મચારીની ઉંમર વિવિધ કર્મચારીઓની ઉંમર અને તેમની સરેરાશ વય ગણતરી કરે છે તેથી આ તે કાર્ય છે જે ફાઇલમાં સંગ્રહિત વિવિધ કર્મચારીઓની ઉંમર વાંચે છે અને પછી સરેરાશ ઉંમરની ગણતરી કરે છે અને પ્રિન્ટ કરે છે તેથી સચિત્ર રીતે આપણે તેને એક કાર્યક્રમ તરીકે રજૂ કરી શકીએ છીએ જે બ્લેક બોક્સ છે જે વિવિધ કર્મચારીઓની બધી આયુ લે છે અને સરેરાશ વય છાપશે અને ચાલો ધારી લઈએ કે કર્મચારીઓ માટેની માન્ય વય 1 થી 100 છે અથવા 18 1 થી 100 હોઈ શકે છે હવે આ માટે બાઉન્ડ્રી વેલ્યુ કસોટીનાં કેસો હશે અને કેટલા પરીક્ષણ કેસની જરૂર રહેશે આ સવાલનો જવાબ આપવા માટે આપણને ખરેખર 5 ટેસ્ટ કેસની જરૂર છે એક બાઉન્ડ્રીના લઘુત્તમ એકમાં મહત્તમ 1 અને 100 એક અંદર કહે છે કે 2 છે એક 100 ની નીચે અને એક પ્રતિનિધિ અને જો આપણે અમાન્ય મુદ્દાઓને ધ્યાનમાં લઈએ તો આપણે 101 અને 0 ને ધ્યાનમાં લેવાની પણ જરૂર રહેશે તેથી તે તેને 7 બનાવશે આ સમકક્ષ વર્ગ માટે માન્ય આપણે 5 મૂલ્ય પસંદ કરવાની જરૂર છે પરંતુ જો આપણે સીમાની બહારની એક લીટીને ધ્યાનમાં લઈએ અને આપણે પહેલા કહ્યું હતું કે બાઉન્ડ્રી એ નકારાત્મક પરીક્ષણ કેસ છે તેથી જો તમે નકારાત્મક પરીક્ષણના કેસો પર વિચાર કરો છો અને 101 અને 0 નો પણ વિચાર કરવો પડશે તેથી જો આપણે નકારાત્મક પરીક્ષણના કેસોને ધ્યાનમાં લઈશું અને જો આપણે નકારાત્મક પરીક્ષણના કેસો પર પણ વિચાર કરીએ તો આ સમસ્યા માટે બાઉન્ડ્રી વેલ્યુ પરીક્ષણ માટે સાત પરીક્ષણ કેસની જરૂર પડશે તેથી આ માટે કેટલાક નમૂના મૂલ્યો આપેલ છે હવે આપણે કહીએ કે આપણી પાસે બે ચલો છે એક શિક્ષણ અને ઉંમર વર્ષ છે આ 2 પરિમાણો છે જે ફંક્શન લે છે શિક્ષણનાં વર્ષો જે 1 થી 23 અને વય 1 થી 100 હોઈ શકે છે તેથી સીમા મૂલ્યો શું હશે તેથી આપણી પાસે 2 પરિમાણો ઇનપુટ છે જેમાં 2 ઇનપુટ ડેટા છે એક શિક્ષણનું વર્ષ છે અને બીજું વય છે જો આપણે તેમને સ્વતંત્ર રીતે ધ્યાનમાં લઈએ તો આપણને જરૂર છે શિક્ષણનાંમાટે 5 અને વય માટે 5 અને તેથી 10 પરીક્ષણના કેસોની જરૂર પડશે અને તે પછી તેની જરૂર પડશે જે આના પ્રતિનિધિ છે અને આપણે તેને પસંદ કરી શકીએ છીએ કે તે આ બંનેને લાગુ પડે છે અને તેથી જો આપણે આ સમકક્ષ વર્ગના પ્રતિનિધિને ધ્યાનમાં લઈએ તો આપણને 11 ની જરૂર પડશે અને જો આપણે તેનું ચિત્ર રૂપે રજૂ કરીએ તો આ ચલ માટે 2 સીમાઓ છે શિક્ષણનાં વર્ષો અને વય માટે 2 બાઉન્ડ્રી છે તેથી જો આપણે ફક્ત સીમાની અંદરના મૂલ્યોને ધ્યાનમાં લઈએ જે સકારાત્મક પરીક્ષણના કેસો છે જે આપણને અહીં 5 જોઈએ છે અને આપણને અહીં 5 ની જરૂર છે અથવા આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ કે દરેક સીમા માટે જો આપણી પાસે n પરિમાણો છે તો આપણને 4 n 1 પરીક્ષણના કેસોની જરૂર છે જો આપણે નકારાત્મક પરીક્ષણના કેસોને ધ્યાનમાં લેતા નથી તો તેથી n સ્વતંત્ર ઇનપુટ્સ માટે આપણને 4 n 1 પરીક્ષણના કેસોની જરૂર છે તેથી આપણે હમણાં જ રજૂ કર્યું છે કે ત્યાં બે સીમાઓ x અને y છે x ની a અને b વચ્ચે બાઉન્ડ્રી હોય છે અને y ની c અને d ની સરહદ હોય છે અને તેથી આપણને 2n4 એટ્લે કે 9 ટેસ્ટ કેસની જરૂર છે છે તેથી 48 વત્તા 1 9 આપણે જે કહ્યું તે વિશેની એક ધારણા બહુવિધ પરિમાણો માટે વિશેષ મૂલ્ય પરીક્ષણના કેસોની રચનાની રીત જે કોઈપણ સમયે એક બાઉન્ડ્રીમાં સમસ્યા હોઈ શકે છે પરંતુ એવી પરિસ્થિતિ શક્ય છે કે જ્યારે બંને બાઉન્ડ્રીમાં કેટલાક મૂલ્યોના કેટલાક વિશિષ્ટ સંયોજન હોય ત્યારે ભૂલો થાય છે તો પછી આપણે 2 પરિમાણોના વિવિધ વિશિષ્ટ મૂલ્યો વચ્ચેના તમામ સંભવિત સંયોજનો ધ્યાનમાં લેવા જોઈએ તેથી 4 n 1 પરિણામ સાચું છે જો આપણે ધ્યાનમાં લો કે કોઈ પણ પરિમાણ માટેના વિશેષ મૂલ્ય માટે સમસ્યા અવલોકન કરવામાં આવશે પરંતુ જો આ કિસ્સામાં કે જો ત્યારે જ બંને પરિમાણો કિંમતો ખાસ મૂલ્યોના કેટલાંક મિશ્રણ હોય પછી આપણે તમામ શક્ય મિશ્રણોનો ધ્યાનમાં પડશે જે 4 4 થશે નહીં કે 4 4 આપણે નકારાત્મક પરીક્ષણના કેસો પર પણ વિચાર કરવો જોઇએ આપણે તેને મજબુતતા પરીક્ષણ તરીકે કહીશું તેથી આ સમકક્ષ વર્ગોની બહારના મૂલ્યો છે અને આ કિસ્સામાં આપણને દરેક ચલ માટે સાત પરીક્ષણના કેસોની જરૂર છે અને મજબૂત પરીક્ષણમાં આપણે એક મૂલ્ય આપ્યું હતું જે ખરેખર માન્ય મૂલ્ય નથી અમાન્ય મૂલ્ય છે શું પ્રોગ્રામર તેને નિયંત્રિત કરે છે શું તેને એવી અપેક્ષા હતી કે આવા મૂલ્યો આપી શકાય શું તેણે કોઈ માહિતીપ્રદ સંદેશ આપ્યો કે મૂલ્ય માન્ય નથી અને કૃપા કરીને માન્ય મૂલ્ય દાખલ કરો અને તેમાં થોડીક પુન પ્રાપ્તિ છે અથવા પ્રોગ્રામરે બધી ક્રિયાઓનું પુનરાવર્તન કરવું પડશે ફક્ત છેલ્લા મૂલ્યની અવગણના કરવામાં આવે છે અથવા તેણે નવી શરૂઆત કરવી પડશે તેથી મજબૂત પરીક્ષણ માટે જ્યારે આપણે નકારાત્મક પરીક્ષણના કેસો પર પણ વિચાર કરીએ ત્યારે આપણે 6 n 1 આપવાની જરૂર છે બંને બાઉન્ડ્રી પર ત્રણ વેરીએબલ છે જેથી તે 6 બને અને દરેક સીમા માટે આપણને 6 ની જરૂર છે અને તેથી જો આપણી પાસે n સમકક્ષ વર્ગ છે તો આપણને6 n 1 ની જરૂર છે પરંતુ પછી જો આપણી પાસે બુલિયન વેરીએબલો છે તો આપણે આ વિશેષ મૂલ્ય પરીક્ષણનો ઉપયોગ કરીને તેને કેવી રીતે હેન્ડલ કરી શકીશું કદાચ આ બુલિયન મૂલ્યો વપરાશકર્તા ઇન્ટરફેસોમાં ખૂબ સામાન્ય છે જ્યાં આપણી પાસે રેડિયો બટનો છે તેને આપણે રેડિયો બટનને ચિહ્નિત કરીએ છીએ અથવા તેને માર્ક કરી શકતા નથી અને સંખ્યાત્મક ચલનું શું છે તેથી આપણે ફક્ત આંકડાકીય સીમાઓ પર ધ્યાન આપ્યું કે જો તે શબ્દમાળા હોય તો શું તો ચાલો આ કેસોની ચર્ચા કરીએ આપણે આ ખાસ કેસોને કેવી રીતે હેન્ડલ કરી શકીએ તે પહેલાં નાની ક્વિઝ જોઇયે જે એક ફંકશન કે જે ax2bxc નો જવાબ લાવે છે તેના બ્લેક બોક્સ પરીક્ષણ સ્યુટની ડિઝાઇન માટેની છે નોંધ લો કે આ વિશેષ મૂલ્ય પરીક્ષણને ડિઝાઇન કરવાનું નથી આપણે બ્લેક બોક્સ ટેસ્ટ સ્યુટ ડિઝાઇન કરવાનું છે તેથી બ્લેક બોક્સ ટેસ્ટ સ્યુટમાં આપણે પ્રથમ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ તે સમકક્ષ વર્ગ છે અને જો તમે ચર્ચા કરેલી બાબતો તરફ ધ્યાન આપશો તો જો એક સંકેત તરીકે સમકક્ષ વર્ગમાં આપણે દૃશ્યો ધ્યાનમાં લેવાની જરૂર છે અને તે સંભવિત સમકક્ષ વર્ગ કયા છે તે વિશે સંકેત આપે છે તેથી આપણી પાસે આ ફંકશન છે જે ત્રણ પરિમાણો લે છે a b c જે ફ્લોટિંગ પોઇન્ટ નંબર્સ હોઈ શકે છે અને પછી ax2bxc નું સોલ્યુશન દર્શાવે છે 0 7 0 મૂલ્ય એ ઇનપુટ છે તેથી ફંક્શનનું નામ quad solver છે ત્રણ પરિમાણો લે છે અને સોલ્યુશન દર્શાવે છે તો આ માટે સમકક્ષ વર્ગો શું હશે જો તમે તેના વિશે વિચારો તો આપણે કહ્યું હતું કે આપણે દૃશ્યો ધ્યાનમાં લેવાની જરૂર છે અને દૃશ્યો શું હશે દૃશ્યો એ હશે કે રુટ એક સંયોગ છે આઉટપુટ રુટસુસંગત હોઇ શકે છે અને તે સમાન રુટછે અને તેઓ આપણને અલગ અલગ રુટ અને વાસ્તવિક રુટ અને કાલ્પનિક રુટ હોઈ શકે છે તેથી b2 4 a cની કિંમતો શું છે તેના આધારે આપણી પાસે જુદા જુદા ઉકેલો હોઈ શકે છે અને માન્ય અને અમાન્ય વિશે આપણે શું કહ્યું કે પહેલા આપણે માન્ય અને અમાન્ય વર્ગો ધ્યાનમાં લેવું પડશે તેથી માન્ય અમાન્ય ઇનપુટ શું છે અમાન્ય ઇનપુટ એ છે કે બંને a b c 0 છે તેથી તે અમાન્ય સમકક્ષ વર્ગ છે અથવા abc શબ્દમાળાઓ તરીકે આપવામાં આવે છે તેથી આપણે તે અમાન્ય સમકક્ષ વર્ગોના પ્રતિનિધિને પણ જોવા પડશે અને આપણે માન્ય સમકક્ષ વર્ગોની પણ જરૂર છે આપણી પાસે સંયોગ રુટ છે આપણી પાસે વાસ્તવિક અને કાલ્પનિક રુટ છે તેથી જો આપણે રજૂ કરીએ કે આપણી પાસે માન્ય સમીકરણો અમાન્ય સમીકરણો છે તેથી આપણી પાસે વિવિધ સમકક્ષ વર્ગો છે એક તે છે કે a b c 0 અમાન્ય સમીકરણ અથવા અમાન્ય ઇનપુટ મૂલ્યો a b c અક્ષરો છે અને માન્ય સમીકરણો માટે આપણી પાસે વાસ્તવિક અને જટિલ અને વાસ્તવિક સંયોગ અને અનન્ય રુટ હોઈ શકે છે તેથીઅહીં 3 વર્ગ છે જટિલ સંયોગ અને અનન્ય છે તેથી આપણે ઇનપુટના પ્રતિનિધિ મૂલ્યો b2 4 a c ને ધ્યાનમાં લઇ કરવું જોઇયે b2 4 a c માટે 0 પોઝિટિવ અને નકારાત્મક મૂલ્ય પસંદ કરવું પડશે અત્યાર સુધી આપણે બ્લેક બોક્સ પરીક્ષણ તકનીકીઓ સમકક્ષતા પરીક્ષણ અને વિશેષ મૂલ્ય પરીક્ષણ તરફ ધ્યાન આપ્યું એક વસ્તુ એ છે કે સરળ સમસ્યાઓ માટે ખ્યાલો સીધા આગળ લાગુ કરી શકાય છે પરંતુ તે પછી આપણે અહીં ઘણી પ્રેક્ટિસની જરૂર છે કૃપા કરીને સમકક્ષ વર્ગ પરીક્ષણો ડિઝાઇન કરવા અને સમસ્યાઓ માટે વિશેષ મૂલ્ય પરીક્ષણો માટે ઉદાહરણ કરો જે તમે વિવિધ પરિસ્થિતિઓમાં મેળવી શકો છો આપણે અહીં રોકાઈશું અને આપણે કમ્બિનેટરિયલ પરીક્ષણ ચાલુ કરીશું